સેવાની વિશિષ્ટતા 2 નમસ્તે હું જયંતા ચેટર્જી આઇઆઇટી કાનપુર થી અને હું મેનેજિંગ સર્વિસિસ કોનટેમપોરારી ઈસ્સૂએસ વિશે ચર્ચા કરી રહી છું ગઈકાલે અમે સેવાના નાશવંત અને અવિભાજ્યસ્વભાવને કારણે સેવા વ્યવસાય ક્ષેત્ર માં સર્જાયેલા કેટલાક અનન્ય પડકારો વિશે ચર્ચા કરી રહ્યા હતા અગાઉના સત્રોમાં બંને પરિભાષાઓ સારી રીતે સમજાવવામાં આવી છે તેથી આ સમાન અનન્ય પડકાર સેટ બે નો બીજો ભાગ છે અને આપણે જીવનની હકીકતથી શરૂઆત કરીએ છીએ અમે ચર્ચા કરી રહ્યા હતા કે સેવામાં અમે કેવી રીતે ક્ષમતાનું સંચાલન કરી શકીએ છીએ અને સેવા પ્રદાતા અને ઉપભોગતા વચ્ચે બફર બનાવીને વેઇટિંગ લાઇન કતાર નિમણૂંકો આરક્ષણ બનાવીને માંગનું સંચાલન કરી શકીએ છીએ બનાવેલી આ રીતો માંથી કોઈને લાઇન માં રાહ જોવી પસંદ નથી અને રસપ્રદ રીતે જ્યારે તમે નવું તમારું સૌથી મનપસંદ ઇલેક્ટ્રોનિક ઉપકરણ ખરીદવા માટે રાહ જોવી પસંદ કરી શકો છો પછી તે નવી પ્રકારની ઘડિયાળ હોય કે નવા પ્રકારનો મોબાઇલ ફોન તમને ગમશે નહીં તમારા ઇલેક્ટ્રિક બિલની ચુકવણી માટે અથવા મૂવી સભાગૃહમાં જવા માટે ખૂબ લાંબી રાહ જોવી પસંદ નથી તેથી તે સંશોધન કરવામાં આવ્યું છે અને જાણવા મળ્યું છે કે સેવાના સંદર્ભમાં લોકો રાહ જોવી ગમતી નથી હવે અહીં રાહ જોઈ રહેલી કતારો ની કેટલીક તસવીરો છે હવે આપણે જોઈ શકીએ છીએ કે ઉપરના જમણા ચતુર્થાંશ પર મોટી સંખ્યામાં લોકો છે અને ઉપરના ડાબા ચતુર્થાંશ પરની કતારમાં લોકોની સંખ્યા ઘણી ઓછી છે અને આ કતાર વ્યવસ્થાપન માટે કેટલીક મહત્વપૂર્ણ તકનીકો છે અને પછી નીચેના જમણા ચતુર્થાંશ પર કતાર બતાવવામાં આવી છે અને નીચે ડાબી બાજુએ કતાર વ્યવસ્થાપનની ખૂબ જ અનોખી રીત બતાવવામાં આવી છે વાસ્તવમાં તે પ્રસિદ્ધ દક્ષિણ ભારતીય તિરુપતિ મંદિરમાં કતાર સંચાલન નું ચિત્ર છે જ્યાં લાખો શ્રદ્ધાળુઓ ચોક્કસ દિવસોમાં અને સમગ્ર વર્ષ દરમિયાન એકઠા થાય છે તેઓ પાસે લોકોનો વિશાળ પ્રવાહ છે અને આ એક ચોક્કસ પ્રકારની એક રસપ્રદ સેવા વ્યવસાય છે જ્યાં કતાર ના સારા સૈદ્ધાંતિક ખ્યાલો તૈનાત કરવામાં આવ્યા છે યાત્રાળુ સંતોષ નાગરિક સંતોષના ઉચ્ચ સ્તરે સેવાનું સંચાલન કરવા માટે સારી ઔદ્યોગિક ઇજનેરી પદ્ધતિઓ મૂકવામાં આવી છે અને આપણે આ ખાસ ડાઈગ્રમ માં અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ જે હવે તમારી સામે છે તેથી જેમ તમે અહીં જોઈ શકો છો ઉપલબ્ધ સર્વરની સંખ્યાના આધારે કતાર અથવા રાહ જોવાની લાઇન અલગ અલગ રીતે બનાવી શકાય છે અને તમે આ ડાઈગ્રમ માંથી સરળતાથી જોઈ શકો છો કે જો તમે સર્વર ની સંખ્યામાં વધારો કરી શકો તો સરળ વ્યવસ્થાપન તકનીકો વધુ સારું સેવા સ્તર બનાવી શકે છે તેથી જેમ તમે ત્રીજી લાઇનમાં જોઈ શકો છો બહુવિધ સર્વર્સ ની સમાંતર રેખાઓથી કતારની લંબાઈ નોંધપાત્ર રીતે નીચે લાવી શકાય છે અમે કદાચ એ જ કતાર વ્યવસ્થાપન પ્રણાલી વિશે પછીથી ચર્ચા કરીશું જ્યારે આપણે આ કોર્સના અંતિમ તબક્કામાં આવીશું જ્યાં આપણે ગાણિતિક રીતે કતારની લંબાઈમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવી શકીએ છીએ જે કદાચ એક કે બે સર્વરના સરળ ઉમેરા સાથે પ્રાપ્ત કરી શકાય છે પરંતુ તમે ચિત્રાત્મક રીતે અથવા તમારા પોતાના અનુભવ પરથી પણ અવલોકન કરશો Refer Time 0546 કે જે સર્વરોસર્વર ની સંખ્યા વધુ ટૂંકી હશે તે કતારની લંબાઈ હશે પણ અહીં વાસ્તવમાં કતાર બનાવીને સંચાલન કરો ઉદાહરણ તરીકે એક નંબર લો તમે બેંકો અથવા અન્ય ઘણી જગ્યાઓથી પરિચિત છો જ્યાં સર્વરની સંખ્યા નિશ્ચિત છે અને સર્વરની સામે ફક્ત એક જ વ્યક્તિ છે કારણ કે કતાર અન્ય જગ્યા એ બફર કરવામાં આવી છે અલબત્ત અહીં ફાયદો એ છે કે વ્યક્તિ પ્રતીક્ષા લાઇનમાં હોવાથી તેને લૉક કરવામાં આવતો નથી કારણ કે તે વ્યક્તિ પાસે એક નંબર છે અને આ રીત માં જે નંબર આપવામાં આવ્યો છે તે જાણે છે અને તેથી તે અંદાજ લગાવી શકે છે કે તેનો વારો અડધો કલાક પછી આવશે અને તે સમયનો ઉપયોગ કંઈક બીજું કરવા માટે કરી શકે છે તેથી જો બેંક શોપિંગ કોમ્પ્લેક્સમાં સ્થિત છે તો વ્યક્તિ કેટલીક શોપિંગ પ્રવૃત્તિઓ માટે જઈ શકે છે અને તેના વારા માટે પાછા આવી શકે છે અને ફરીથી પોતે જ લાઈન બનાવી શકે છે કે જ્યારે આપણે એરલાઈન ચેકિંગ કરીએ છીએ ત્યારે એવું બની શકે છે કે ઈનપુટ લાઈન સમાન છે પરંતુ બહુવિધ સર્વર્સ છે આના પોતાના પડકારો અને ફાયદા છે અને જ્યારે આપણે કતાર અંગે ચર્ચા કરીશું ત્યારે અમે તેની થોડી વધુ ચર્ચા કરીશું આ ક્ષણે અમે મૂળભૂત રીતે રાહ જોવા ની કતાર માં કેટલાક ઉપભોક્તા ના વર્તણૂકલક્ષી પાસાઓ અને તેને કેવી રીતે સંચાલિત કરવાની જરૂર છે એ જોઈ રહ્યા છીએ અને કારણ કે આ જ ક્ષણે અમે આ સપ્તાહમાં સેવાઓની વિશિષ્ટ વિશેષતાઓ અને સેવા સાથે સેવા ગ્રાહકોની સંલગ્નતા પ્રક્રિયાઓ અને તેમની લાગણીઓ અને વિચારો અને ધારણાઓ અને ગ્રાહક સંતોષના વધુ સારા સ્તર બહેતર સેવા વિતરણ સ્તર માટે તેને કેવી રીતે સંચાલિત કરવાની જરૂર છે એ જોઈ રહ્યા છીએ હવે સેવા રેખાઓ એ રાહ જોવાની કતાર અથવા ક્ષમતા વચ્ચે મેળ ખાતી ન હોવાને કારણે ઉદ્ભવતા લક્ષણો છે જે પ્રમાણમાં નિશ્ચિત છે અને સેવાની માંગની પરિવર્તનશીલતા છે તમે છેલ્લા વ્યાખ્યાન માં જોયું છે કે આપણે ક્ષમતામાં થોડી સુગમતા કેવી રીતે બનાવી શકીએ છીએ પરંતુ તેની મર્યાદા છે અમુક વિસ્તાર સુધી તે કરી શકાય છે એટલા માટે આપણે ઘણીવાર ચલિત ક્ષમતા અને માંગ વ્યવસ્થાપનની એક જ સમયે વ્યવસ્થા કરવી પડે છે અમે કતારમાં અથવા રાહ જોઈ રહેલી કતાર માં ગ્રાહકના મનોવિજ્ઞાન તરફ જઈએ તે પહેલાં એ નોંધવું અગત્યનું છે કે કતાર ભૌતિક હોઈ શકે છે પરંતુ કતારોનો ભૌગોલિક નિકાલ પણ હોઈ શકે છે અથવા તે સમય અને જગ્યા ના સંદર્ભ માં વિખેરાઈ શકે છેઅને વાસ્તવમાં ઘણા ઊંચા સ્તરનો સંતોષ પ્રાપ્ત કરી શકાય છે હું હમણાં જ તમને ટીટીડી નું પ્રખ્યાત કતાર સંકુલ બતાવીશ અને હું ફક્ત તેના પર આવીશ કે તે ગ્રાહક મનોવિજ્ઞાનના કયા પાસાઓનું ધ્યાન રાખે છે પરંતુ મંદિર પરિસરમાં કતાર પ્રવેશે તે પહેલાં મંદિર પ્રશાસને ઇજનેર નું બીજું કામ કર્યું છે કે તીરુપતિ સ્ટેશન પર તીર્થયાત્રીઓ પહોંચતાની સાથે જ અને તિરુમલ મંદિર પરિસરમાં જવાનો ફરીથી દાવો કરે તે પહેલાં તેમને ચોક્કસ બાર કોડ છાપી ને પટ્ટો આપવામાં આવે છે અને એક અંદાજ આપવામાં આવે છે કે તેઓ કતાર માં સંકુલ ના દરવાજા પર ક્યારે પહોંચશે અને તેમને ભગવાન ના દર્શન કરવામાં કેટલો સમય લાગશે તેથી તમે દિવસ x પર આવી શકો છો તમે જાણો છો કે x1 દિવસ માંઅર્થત તમને બુધવારે ખબેર છે કે ગુરુવારે સવારે 8 વાગ્યા તમે ત્યાં પહોંચશો તેથી તમારી પાસે આખો ગુરુવાર નો દિવસ સ્વતંત્ર છે જેમાં તમે અન્ય વસ્તુઓ કરી શકો છો અને કતારની બિનજરૂરી રાહ જોતા નથી તેથી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનની આસપાસ અન્ય પ્રવાસી આકર્ષણો બનાવવામાં આવ્યા છે કતારને અન્ય વિવિધ સુવિધાઓ તરફ વાળવામાં આવે છે અને રાહ જોવાની આ વ્યવસ્થાપન સાથે ફરી પાછા લાવવામાં આવે છે કે તે કેટલો સમય લેશે અને તેથી યાત્રાળુઓનું આગમન અને યાત્રાળુઓનું પ્રસ્થાન મેચ થાય છે તેથી તીર્થયાત્રીઓ કેન્દ્ર પર પહોંચતાની સાથે જ જાણે છે કે તેઓએ ક્યારે મંદિરમાં જવું જોઈએ તેઓ જાણે છે કે તેમને આંતરિક ગર્ભગૃહમાં જવા માટે લગભગ કેટલો સમય લાગશે જેથી ઉચ્ચ સ્તરનો સંતોષ સર્જાય છે કારણ કે હું વ્યસ્ત છું તે સમય કંટાળાજનક છે અને લાંબો લાગે છે તેથી રોકાયેલ સમય ઓછો લાગે છે એટલા માટે હવાઈ મથક ના બોર્ડિંગ ગેટ પર નિયમિત કાર્યક્રમો દર્શાવતા ટેલિવિઝન હોય છે જ્યાં સામાન્ય રીતે લોકોને અડધો થી એક કલાક સુધી રાહ જોવી પડે છે અમુક સમયે વિમાન મોડુ પડી શકે છે પરંતુ ટીવી શો લોકોને વ્યસ્ત રાખે છે જેથી ગ્રાહકોને સારું લાગે છે દેખીતી રીતે જો તમે જૂથમાં છો તો તમારી પોતાની ચર્ચાઓ ચાલી રહી છે તેથી તે એકલા રાહ જોવા કરતાં સારું છે એવું અવલોકન કરવામાં આવ્યું છે કે જો તમે જ્યાં લોકો લિફ્ટમાં જવા માટે કતારમાં રાહ જોતા હોય છે ત્યાં ફકત અરીસો લગાવો તો લોકો અરીસામાં જુએ છે અને અનુભવે છે તેમના ડ્રેસ વગેરે સરખા કરે છે જે તેમને વ્યસ્ત રાખે છે અને તે કતાર વધુ સારી રીતે સંચાલિત થાય છે દેખીતી રીતે અસ્વસ્થતાભરી રાહ કરતાં આરામદાયક રાહ વધુ સારી છે અને તમે ખરેખર કરી શકો છો આ પ્રક્રિયાની રાહ બાહ્ય પ્રક્રિયાની રાહ કરતાં સારી છે તેથી લોકો તિરુપતિ મંદિરે પહોંચે તે પહેલા જ તેઓ કતારમાં લાગેલા હોઈ છે તેથી તેઓને લાગે છે કે તેઓ પ્રક્રિયામાં છે તમે જુઓ છો તેમ આ ચિત્રમાં જુદા જુદા હોલ્ડિંગ રૂમ છે Refer Time 1321 તેથી લોકો પ્રક્રિયામાં છે તેઓ આ કતાર સંકુલની આસપાસ જઈ રહ્યા છે તેઓને લાગે છે કે ત્યાં આંતરિક ગર્ભગૃહની નજીક આવી રહ્યું છે અને આ હોલ્ડિંગ રૂમમાં વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે લોકો ખરેખર એક રૂમમાંથી બીજા રૂમમાં જાય છે ત્યાં એક અહેસાસ છે લાઇન આગળ વધી રહી છે વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે લોકો ખુશ છે એ જ રીતે સમજાવાયેલ રાહ ન સમજાવી શકાય તેવી રાહ કરતાં વધુ સારી છે જો લોકો ચિંતિત હોય કે ફ્લાઇટ મોડી પડી રહી છે અને પાઇલટ કેટલીક જાહેરાત કરે અથવા લોકો તેમની ચિંતા વ્યક્ત કરે તે પહેલાં જ પાઇલટ વૈકલ્પિક ફ્લાઇટ્સ વિશે વાત કરે છે જે લોકો ટેક ઓફ કરી શકે છે અથવા મુસાફરોને એક ફ્લાઇટમાંથી મૂકવા માટે એરલાઇનની બીજી ફ્લાઇટ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે માહિતીનો આ પ્રવાહ ચિંતામાં ઘટાડો કરે છે અથવા લોકો ફ્લાઈટ્સ વચ્ચે લાંબા સમય સુધી રાહ જોતા હોયતેને સમયનો સમય કહેવામાં આવે છે સમય જતાં તમે મૂલ્ય વર્ધિત પ્રવૃત્તિઓ જેમ કે સ્પા અથવા હેરકટ સલૂન વગેરે દ્વારા સમય પસાર કરી શકો છો તેથી વિવિધ સંશોધનો દ્વારા આ મહત્વની સમજણ છે આમાંથી કેટલાક સ્ત્રોતોનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને અમને વેઇટિંગ લાઇનનું સંચાલન કેવી રીતે કરવું તે જાણવા મળે છે તેવી જ રીતે આરક્ષણ છે આરક્ષણ ફરીથી ખૂબ જ જરૂરી છે ગ્રાહકો માટે કંઈક અંશે પડકારજનક છે પરંતુ ઓછામાં ઓછું તે ગ્રાહકોને અવ્યવસ્થિત રાહ જોવાથી સુરક્ષિત કરે છે અને તે અમને માંગનું સંચાલન કરવામાં પણ મદદ કરે છે અને અમુક રીતે આરક્ષણ સુવિધા અમને વધુ માંગ ને ઓછી માંગના સમયગાળામાં ખસેડવાની મંજૂરી આપે છે અને અમે ખરેખર આરક્ષણ પ્રણાલીમાં પ્રોત્સાહનો પણ આપી શકીએ છીએ જેથી ટોચ નો સમયગાળો અને દૂરબડ સમયગાળા વચ્ચેની આ ગોઠવણ વધુ સારી રીતે કરી શકાય આરક્ષણ પ્રણાલીમાં અલબત્ત સ્ટાફની કામગીરી વપરાશકર્તા ની અંદરની નમ્રતા અને પ્રતિભાવ એ આરક્ષણ પ્રણાલીને સફળ બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કેટલાક કિસ્સાઓમાં અમે સ્વ સેવાઓનો ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે બેંકોમાં ઉદાહરણ તરીકે ઘણીવાર કતાર વ્યવસ્થાપન સુવિધા આરક્ષણ સુવિધા એ છે કે તમે મશીનમાંથી નંબર લો અને તમે સ્ક્રીન પર જુઓ અને જુઓ કે હવે કયો નંબર આપવામાં આવી રહ્યો છે અને તમે જાણો છો અંદાજિત અંતર વચ્ચેનો તફાવત અમુક સમય સ્ક્રીનો બતાવશે કે બેંક ટેલર દીઠ વર્તમાન સરેરાશ સેવા સમય 9 મિનિટ છે તેથી જો તમારો નંબર 32 છે અને તમે જુઓ છો કે બોર્ડ પર 11 નંબર આપવામાં આવી રહ્યો છે તો તમે જાણો છો કે 21 વધુ લોકો રાહ જોઈ રહ્યા છે અને સરેરાશ 9 મિનિટ છે તેથી તમે જાણો છો કે તમે સરળતાથી એક કલાક માટે બહારથી કંઈક કરી શકો છો અને તમે તમારો વારો ચૂકશો નહીં તેથી સારી પ્રૌદ્યોગિક સુવિધા બનાવવાથી સ્વ સેવા પ્રક્રિયા અને લોકોને આના જેવી થોડી મનોવિજ્ઞાનની સારી સમજણની તાલીમ આપવામાં આવે તો તમે રાહ જોવાના સમય અને આરક્ષણ સુવિધા ની વધુ સારી રીતે વ્યવસ્થા કરી શકો છો આ થોડી વધુ વિગતોની સ્લાઇડ છે અને અમે વાસ્તવમાં આ દરેક વિભાગ માં તપાસ કરીશું કારણ કે અમે આ વિવિધ મુદ્દાઓને પછીથી વધુ વિગતવાર રીતે હલ કરીશું પરંતુ અહીં મુખ્ય મુદ્દો એ છે કે સમયાંતરે માંગના નમૂના ને જાણીને માહિતી એકત્ર કરી શકાય છે કેટલા લાંબા સમય સુધી સારા ગાણિતિક પદ્ધત્તિ બનાવવામાં આવે છે કે જે તે માંગ ના નમૂના ને કેવી રીતે વિસ્તૃત કરી શકાય છે વિવિધ સઘનનું પરિણામ જાણવું કે જે લોકોને પહેલા પ્રદાન કરવામાં આવ્યું છે અને તે માંગને શિખરથી નીચે તરફ સ્થાનાંતરિત કરવામાં કેવી રીતે સફળ રહ્યું છે વિવિધ પ્રૌધોગિક વિજ્ઞાન ના વલણોને જોતા અને ઉદાહરણ તરીકે સેવા કેવી રીતે રૂપાંતરિત થઈ શકે છે તે જોવા માટે અમે ચર્ચા કરી હતી કે કેવી રીતે ટેલિવિઝન પ્રસારણ અને ઇન્ટરનેટ ટેક્નોલોજી વગેરેના ઉપયોગ દ્વારા પ્રેક્ષકોની દ્રષ્ટિએ રમતગમતના કાર્યક્રમોનો વધારે વિસ્તરણ કરવામાં આવ્યું છે તેથી આ બાબતોને વધુ વિગતવાર જોવી પડશે પરંતુ સત્રના આ સમૂહને સમાપ્ત કરવા માટે સમયની કોઈપણ હિલચાલ પર નિયત ક્ષમતા સેવાને વધુ પડતી માંગનો સામનો કરવો પડી શકે છે માંગ અને ક્ષમતા બંનેને સંતુલિત કરવા માટે વિવિધ પ્રકારની માંગની વિવિધતાઓ હશે ક્ષમતાને લીંબાવી અથવા ઝલક દ્વારા સંચાલિત કરી શકાય છે અને માંગનું સંચાલન માર્કેટિંગ વ્યૂહરચનાઓ દ્વારા પ્રોત્સાહનો વગેરે આપીને વિશ્લેષણ અને નમૂના દ્વારા કરી શકાય છે અને રાહ જોતી કતાર અને આરક્ષણ સુવિધા સાર્વત્રિક છે પરંતુ જ્યારે આપણે પહેલેથી જ ઉપલબ્ધ સમસ્યાઓ અને સારા સંશોધન ઉકેલ ને સમજીએ ત્યારે અમે રાહ જોવાની કતાર ના મનોવિજ્ઞાનને વધુ સારી રીતે સંચાલિત કરી શકીએ છીએ